હેલ્લો તો આજે હું પ્રત્યાયન સંબંધી ખૂબ અગત્યના મુદ્દા વિશે વાત કરીશ અને તે છે પ્રત્યાયનની શૈલીઓ આથી શરૂઆતમાં હું પ્રત્યાયન વિશે ચોક્કસાઈથી આપણે શું સમજીએ છીએ તેની થોડીક વાત કરીશ અને પછી ક્રમશઃ તે મુદ્દો લઇશ શરૂઆત કરીએ તું હું કહીશ કે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન શબ્દ લેટિન કમ્યુનસ શબ્દ પરથી ઉદ્ભવ્યો છે જેનો અર્થ થાય છે સર્વસામાન્ય કે સહિયારું બનાવવું આ એકદમ સરળ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રત્યાયન તે દ્વિમાર્ગી પ્રક્રિયા છે અને આપણે જો કશું સહિયારું ન બનાવી શકીએ તો તે પ્રત્યાયન નથી પ્રત્યાયન તો જ અમલમાં આવશે અને અસરકારક બનશે જો આપણે આંતરક્રિયા કરીએ છીએ વાતો કરીએ છીએ અને શ્રવણ કરીએ છીએ જેનો અર્થ થાય છે કે તે દ્વિમાર્ગી છે હવે આજે હું પ્રત્યાયનની શૈલી વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આ ક્ષેત્રનો ખૂબ રસપ્રદ મુદ્દો છે કારણ કે પોતાના પ્રત્યાયનની શૈલી બાબતે દરેક વ્યક્તિમાં કશુંક અનન્ય રહેલું હોય છે હવે હું કેટલીક સ્લાઈડ્સ દેખાડવા ઈચ્છીશ અને પછી હું વધારે સમજાવીશ આપણા પ્રત્યાયનની ગુણવત્તા અને આપણા જીવનની ગુણવત્તા વચ્ચે સીધી કડી છે દરરોજ સવારથી સાંજ સુધીમાં આપણે જુદા જુદા પ્રકારના લોકો સાથે પ્રત્યાયન કરીએ છીએ આપણે શેનું પ્રત્યાયન કરીએ છીએ તે ખૂબ અગત્યનું છે તેમ છતાં એ ખૂબ અગત્યનું છે કે આપણે કેવી રીતે પ્રત્યાયન કરીએ છીએ કારણ કે બદલાતા સમય સાથે લોકો ખૂબ જ સંવેદનશીલ બની ગયા છે અને આપણે જ્યારે જ્યારે લોકો સાથે આંતરક્રિયા કરીએ ત્યારે ત્યારે આપણે આપણા પ્રત્યાયનલક્ષી વર્તન પ્રત્યે ખૂબ સભાન હોવા જોઈએ આમ પાઠ્યક્રમનું વિષયવસ્તુ અગત્યનું છે પરંતુ આજે હું શૈલી એટલે કે આપણે કેવી રીતે પ્રત્યાયન કરવાના છીએ તેના પર ભાર મૂકવાનો છું અન્ય સાથેના પ્રત્યાયનનું પ્રથમ પગથિયું છે પોતાની જાત સાથેનું સફળ પ્રત્યાયન હવે અહીં હું પ્રત્યાયન સંબંધિત કશુંક કહેવા માંગીશ કે આપણે ઘણી વાર અન્ય સાથે આંતરક્રિયા કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જોઈએ છીએ કે તે વ્યક્તિ કેવી રીતે પ્રત્યાયન કરે છે પરંતુ તે જ વખતે એ ખૂબ ખૂબ મહત્ત્વનું છે કે આપણે એ શીખવાનું છે કે આપણે આપણી જાત સાથે કેવી રીતે પ્રત્યાયન કરીએ છીએ હકીકતે આને આંતરિક વૈયક્તિક પ્રત્યાયન કહેવાય છે જેનો અર્થ થાય છે કે અન્ય સાથે પ્રત્યાયન કરવાનું શરૂ કરતાં પહેલાં આપણે ખૂબ જ સભાન હોવા જોઈએ કે મારી જાત સાથેનું પ્રત્યાયન ખૂબ અસરકારક હોય જ્યારે આંતરિક વૈયક્તિક પ્રત્યાયનનો મુદ્દો લઈશ ત્યારે તેના વિશે વિગતે વાત કરીશ તે કેવી રીતે થાય છે તે આપણે આપણી જાતને સમજવા સિવાય બીજું કશું નથી અને જો આપણે આપણી જાત વિશે ખૂબ આત્મવિશ્વાસુ હોઈએ અને જાત સાથે સંબંધિત ઘણી બાબતો છે જેના વિશે હું મારા હવે પછીના મુદ્દામાં ચર્ચા કરીશ હવે આપણે સાથે જીવતાં શીખવું પડશે અથવા સમય કરતાં પહેલાં એકલા મૃત્યુ પામવાની તકો વધારીશું સમય બદલાયો છે અને તમે જુઓ છો તેમ આપણે ઘણી બાબતો કરવાની હોય છે આપણે અન્ય સાથે સ્પર્ધા કરવાની હોય છે અને આપણે અન્યોની લાગણીઓ અને વર્તનને સમજવાનું હોય છે હું કહું છું તે જ આખરી બાબત છે તેવું હોતું નથી આપણે લાગણીઓ સમજવાની હોય છે આપણે કાર્યશૈલી સમજવાની હોય છે આપણે કેટલીક બાબતો કરવા માટે લોકોને સાથે રાખવાના હોય છે હું મારા પ્રયાસોમાં ખૂબ સંનિષ્ઠ અને ઉર્જાવાન હોઇ શકું પરંતુ તે જ સમયે આપણે આપણા સહકર્મીઓ સાથે આપણી ટીમના કે જૂથના સભ્યો સાથે કામ કરવાની સમજ અને ટેવ કેળવવી પડશે આથી એવું નથી કે હું એકલો જ દરેક બાબત કરી શકું અલબત્ત મારા વ્યક્તિગત પ્રયત્નો ખૂબ ખૂબ અગત્યના છે પરંતુ તે જ સમયે આપણે અન્યોના પ્રતિભાવો વર્તન અને તેમની સમજની અવગણના ન કરી શકીએ હવે પ્રત્યાયનની શૈલી પર આવીએ તો પ્રત્યાયનની શૈલી ઘણી સમસ્યાઓનો સ્રોત બની શકે છે જેમ કે લગ્ન વિષયક સલાહકારો અને લગ્ન વિચ્છેદ બાબતના વકીલો દર્શાવે છે તેમ પ્રત્યાયન તે યુનાઇટેડ સ્ટેટ્સમાં લગ્ન વિચ્છેદ માટેનું વારંવાર જણાઈ આવતું કારણ છે ખાસ પ્રકારનું પ્રત્યાયન જેમ કે જાહેર વક્તવ્ય વિશે લોકો મૃત્યુ કરતાં પણ વધુ ભય અનુભવે છે તેવું જણાઈ આવે છે આમ પ્રત્યાયન તે આપણા જીવનમાં ખૂબ અનન્ય અને રસપ્રદ છે અને આપણે સમજી શકીએ છીએ તેમ તે ઘણી સમસ્યાઓનો સ્રોત પણ છે કારણ કે આપણે જે કંઈ કથન કરીએ છીએ કેટલીક વાર લોકો પ્રતિક્રિયા આપતા નથી પરંતુ તેઓ તે પોતાની પાસે રાખે છે અને આ પ્રતિક્રિયા ત્યાર પછીથી આવી શકે આથી આપણે જે કંઈ કથન કરીએ પરિસ્થિતિની સમજ સંદર્ભની સમજ અને ખાસ ક્ષણે વ્યક્તિના મિજાજની સમજ પ્રત્યાયનના આ પ્રત્યેક પાસા પ્રત્યે આપણે કાળજી રાખવાની જરૂર છે આપણને ખરેખર રસ હોય તો પ્રત્યાયન પ્રભાવક હોવું જોઈએ સામાન્યતઃ આપણે જે કહીએ તેના પર નહિ પણ કેવી રીતે કહીએ છીએ તેના પર લોકો પ્રતિક્રિયા આપતા હોય છે આ ખૂબ ખૂબ મહત્ત્વનું છે જે લોકો પ્રત્યાયનના તજજ્ઞ છે તેમણે આ ક્ષેત્રમાં ઘણા પુસ્તકો લખ્યા છે અને શૈલીના મહત્ત્વ પર ભાર મૂક્યો છે અને તેમણે આપણે લોકો સાથે જે રીતે પ્રત્યાયન કરીએ છીએ અને આંતરક્રિયા કરીએ છીએ તેના પર ભાર મૂક્યો છે આથી કોઈએ કહ્યું છે કે ઉત્પ્રેરણા જ સર્વસ્વ છે અને લોકોને ઉત્પ્રેરિત કરવાનો એકમાત્ર માર્ગ તે તેમની સાથેનું પ્રત્યાયન છે આપણે પ્રત્યાયન કરવાનું છે લોકો સાથે તેમની ભાષામાં વાત કરવી તે મહત્વનું છે હું જ્યારે એમ કહું છું કે તેમની ભાષામાં ત્યારે એવો અર્થ નથી થતો કે મૂળભૂત રીતે તે વ્યક્તિ જે ભાષા બોલે છે તે ભાષાની અંદર પણ ભાષા હોય છે એટલે કે આપણે લોકોની લાગણીઓને લોકોના મિજાજ અને વર્તનને જે રીતે તે કે તેણી બાબતોને સમજી શકશે તે સમય અને સંદર્ભને સમજવાના હોય છે અને તમે જો આ તમામ પાસાઓને સમજી શકો તો આપણે વધુ સારી સ્થિતિમાં છીએ પ્રત્યાયન શૈલી એટલે દરેક ભાષામાં વિદ્યમાન ભાષા કે જે આપણને દર્શાવે છે કે મૃત્યુ સુધી આપણે અન્યને કેવી રીતે અનુસરણ કરતા બનાવી શકીએ આપણે બધા સમજીએ છીએ કે લોકો અન્ય લોકોને તેમના અનુયાયીઓને તે રીતે ઉત્પ્રેરિત કરે છે કે તેઓ પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે તે અન્ય કંઈ નહિ પણ પ્રત્યાયનનો સૂચિતાર્થ છે આ લોકો તેમની સાથે કેવી રીતે પ્રત્યાયન કરે છે અને આ લોકો એટલા બધા મગ્ન અને પ્રભાવિત થઈ જાય છે કે તેમને જે કંઈ પણ કહેવામાં આવે તે કરવા તૈયાર થઈ જાય છે આ રીતે પ્રત્યાયન જીવનના તમામ પાસામાં ખૂબ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે હવે ચોક્કસાઈથી આ શૈલી એટલે શું તેના પર આવીએ તો શૈલી એટલે આપણે કેવી રીતે પ્રત્યાયન કરીએ છીએ તે રીત પ્રત્યાયનની શૈલી તે પસંદગીની બાબત છે પ્રભાવક પ્રત્યાયન એકથી વધુ શૈલીના ઉપયોગની ક્ષમતા કેળવે છે અન્ય સાથે પ્રત્યાયન અને વાત કરવાની આપણા સૌની ખાસ રીત હોય છે પરંતુ બે વ્યક્તિઓની પ્રત્યાયનની તરાહ એક સમાન ના હોઈ શકે પ્રત્યેક વ્યક્તિની વાત કરવાની તેની પોતાની રીત હોય છે આથી વ્યક્તિએ તે સમજવાનું છે કે લોકો કેવી રીતે કથન કરે છે અને તે ખૂબ ખૂબ મહત્ત્વનું છે કારણ કે આપણે અન્યોની શૈલી બદલી શકતા નથી પરંતુ તે જ સમયે આપણે શૈલીને સમજી શકીએ છીએ અને અન્યોની શૈલી વિશે આપણે વધુ સારી સમજ ધરાવીએ તો આપણું કામ પાર પાડવા માટે પ્રત્યાયન કરવા માટે આપણી શૈલીમાં પરિવર્તન કે સમાયોજન કરવાનું કદાચ સરળ થઈ પડે છે કારણ કે ઘણી વાર અન્યોને એમ કહેવાનું ખૂબ અઘરું અને અશક્ય પણ થઇ પડે છે કે આપ મહેરબાની કરીને આ રીતે વાત ના કરો પરંતુ ઓછામાં ઓછું જો તમે ઉચિત સમજ ધરાવતા હો તો આપણે આપણી જાતમાં પરિવર્તન લાવી શકીએ છીએ આપણે આ હકીકતના દરેક વખતે સ્વીકાર માટે કેટલેક અંશે તૈયાર રહેવું જોઈએ અને સ્થિતિ પર નિર્ભર રહીને જો આપણે આપણી શૈલીમાં પરિવર્તન લાવી શકીએ છીએ તો આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું હવે હું શૈલીના જુદા જુદા પ્રકારો વિશે વાત કરવા જઈ રહ્યો છું તજજ્ઞો દ્વારા અનેક પ્રકારની શૈલીઓ લખવામાં કે સમજાવવામાં આવેલ છે પરંતુ મને આ ત્રણ શૈલીઓ નોબલ સોક્રેટિક અને રિફ્લેક્ટિવ ખૂબ ખૂબ અગત્યની જણાય છે નોબલ ખૂબ એરિસ્ટોટેલિઅન છે સોક્રેટિક સોક્રેટિસ જેવું છે અને રિફ્લેક્ટિવ તે પ્લેટોનું સંસ્મરણ છે આ નામો ગ્રીકના મહાન તત્વચિંતકોના નામ પરથી પડ્યા છે અને આ બધી પ્રત્યાયન શૈલીઓની પાછળ હેતુ અને અર્થ રહેલો છે આથી હું સૌથી પહેલી શૈલીથી શરૂઆત કરીશ પ્રથમ શૈલીને કહેવામાં આવે છે નોબલ કમ્યુનિકેશન પ્રિમાઇસ આથી ચોક્કસ રીતે નોબલ પ્રત્યાયન કરનાર કેવા હોય છે અથવા જો ખૂબ સંક્ષેપમાં સમજાવતા કહું તો નોબલ પ્રત્યાયનકર્તા એવા પ્રકારના છે જેઓ એકદમ પ્રત્યક્ષ અને સ્પષ્ટવક્તા છે તેઓ હંમેશા સત્ય બોલવાનું પસંદ કરે છે કે તેને અગ્રતા આપે છે તો અને પરંતુ માં આંતરક્રિયા કરવાનું પસંદ કરતા નથી તેઓ સીધા જ મુદ્દા પર આવી જશે આથી આપણે કહી શકીએ કે નોબલ તે સત્યમાં માનનાર છે જેઓ અપેક્ષા રાખે છે કે પ્રત્યાયનની અંતરક્રિયામાં પોતાની જાતની અંગત લાગણીઓ ગૌણ ભૂમિકા ભજવે નોબલ માને છે કે પ્રત્યાયનનો પ્રાથમિક હેતુ માહિતી અને પ્રામાણિક અભિપ્રાયોના આદાન પ્રદાનનો છે આવા લોકો કીર્તિ મેળવે છે માણે છે અને પસંદ કરે છે કે તેઓ જે કંઈ પણ કહેશે સત્યનું જ કથન કરશે અને અન્ય લોકો શું વિચારી રહ્યા છે અન્ય લોકો શું અનુભવે છે તેના વિશે રંજ કરતા નથી તેઓ મનમાં આવે છે તેનું કથન કરી દે છે અને તેઓ તેના પરિણામોનો વિચાર કરતા નથી કેટલીક વખત વ્યક્તિના મોઢે પ્રત્યક્ષ રીતે કહી દેવું વ્યવહારું હોતું નથી કારણ કે આપણે માનવ છીએ અને કેટલીક વખત તે ખૂબ અસરકારક પણ હોતું નથી પરંતુ તેમના સ્વભાવને કારણે તેમના વર્તનને કારણે તેઓ આ રીતે જ વ્યવહાર કરે છે કે પ્રત્યાયન કરે છે આથી જ્યારે હું આ પ્રત્યાયન શૈલીઓ સમજાવવા જઈ રહ્યો છું પ્રત્યેક પ્રત્યાયન શૈલીને ચોક્કસ મર્યાદાઓ છે ચોક્કસ ખૂબીઓ છે જે પણ હું જણાવીશ આવા પ્રકારના પ્રત્યાયનની ખૂબીઓ શી છે તેઓ ખૂબ પ્રતિપાદક ખૂબ સંકલિત ખૂબ કેન્દ્રિત હોય છે પોતાના સ્વભાવને કારણે તેઓ જ્યારે પણ કથન કરે છે ત્યારે વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે તેઓ જીવંતતાથી કથન કરે છે અને તેમના વર્તનને કારણે તેઓને સારા નેતા ગણવામાં આવે છે તો આ તેમની ખૂબીઓ છે પરંતુ તે જ સમયે તેમની કેટલીક મર્યાદાઓ પણ છે કેટલીક વખતે આવા લોકો આવા પ્રતિપાદકો આક્રમક બની જાય છે જ્યારે લોકો તેની સાથે મુદ્દા વિષય સિવાય કંઈક જુદી જ વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે તેઓ બેધ્યાન રહે છે સામાન્ય રીતે આવા લોકો પૂર્ણ હોય છે પૂર્ણતાવાદી એટલે તેઓ દરેક બાબત પૂર્ણ હોવી જોઈએ તેમ ઈચ્છે છે તેઓ અબાધિતતામાં માને છે પણ આ બહુ વ્યવહારુ નથી ઘણી વાર કેટલુંક અંતર રહી જાય છે અથવા કેટલીક બાબતો એવી હશે જે સો ટકા સત્ય નથી પરંતુ આ લોકો એવી અપેક્ષા રાખે છે કે દરેક બાબત તમામ દૃષ્ટિએ પૂર્ણ હોવી જોઈએ અને તેઓ સાહિષ્ણુ નથી એટલે કે તેઓ સામાન્ય રીતે અસહિષ્ણુ હોય છે આનું કારણ એકદમ સરળ છે તેમના વર્તનને કારણે તેમના સ્પષ્ટવક્તા હોવાને કારણે તેઓ જે વિચારે છે તેને કારણે તેઓ પ્રત્યક્ષ અને સ્પષ્ટવક્તા હોવાનો ગર્વ કરે છે અને આ ગુણોને કારણે આ બાબતો વિશે તેઓ ક્યારેય રંજ કરતા નથી સ્વાભાવિક રીતે જ આ તેમની મર્યાદાઓ બને છે હવે ત્યાર પછીની પ્રત્યાયન શૈલી કે જેને સોક્રેટિક પ્રત્યાયન શૈલી કરવામાં આવે છે તેના પર આવતાં હવે હું ચોક્કસાઈપૂર્વક એ વાંચીશ કે સોક્રેટિકનો અર્થ શું થાય છે સોક્રેટિક એવી વ્યક્તિ છે કે જે વિગતોના વિશ્લેષણ અને આલંકારિતા સાથે નિસબત ધરાવે છે તેઓ માને છે કે શાબ્દિક આંતરક્રિયાનો પ્રાથમિક હેતુ પ્રત્યાયન છે હવેઆ એવા લોકો છે જે માને છે કે પ્રત્યાયન એટલે લોકો સાથે આંતરક્રિયા કરવી લોકો સાથે વાત કરવી તેઓ વાતો કરવાનો આનંદ ઉઠાવે છે તેઓ વાતો કરવાનું ચાહે છે જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે તેઓ લોકો સાથે વાતો કરવાનો આનંદ ઉઠાવે છે આવા લોકો કથન કરવામાં ખૂબ સારા હોય છે તેઓ ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે તેઓ સારી આલંકારિતા એટલે કે કથનની કલામાં સક્ષમ છે અને તેને કેળવે છે લોકો માટે તેમની પાસે ઘણી બધી માહિતીઓ છે અને જ્યારે પણ મોકો મળે તેઓ તેનો આનંદ ઉઠાવે છે આમ સોક્રેટિક એટલે તેઓ ખૂબ વાચાળ હોય છે તેઓ ખૂબ વિશ્લેષણાત્મક હોય છે તેમની પાસે ઘણી માહિતી હોય છે તેઓ લોકોને સંમત કરવાનો પ્રયાસ કરતા હોય છે આપણી પાસે ઘણા ઉદાહરણ છે સમાજમાં આપણા કાર્યસ્થળે અથવા જ્યાં અને જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ આપણને એવા લોકો મળી આવે છે જે વાતો કરવાનો આનંદ ઉઠાવે છે તેઓ વાતો કર્યે રાખે છે અને કોઈ કહી શકે કે આ તેમની ટેવ છે અને તેઓ પહેલેથી જ બાળપણથી જ આવી ટેવ પાડે છે કોઈ પણ અવલોકન કરી શકે છે કે જેઓ ખૂબ ઓછું બોલે છે અને એવા લોકો પણ છે જેઓ વાતો કર્યે જાય છે તેઓ વાતો કરવાનો આનંદ ઉઠાવે છે તેઓ વાતો કરવાનું ચાહે છે આથી જ્યારે પણ મોકો મળે ત્યારે તેઓ વાતો કરશે તમે ખૂબ સાદી બાબત પૂછશો તો પણ તેઓ એક કે બે વાક્યોમાં નહિ સમજાવે પરંતુ તેઓ કેટલીક મિનીટો સુધી વાતો કર્યે રાખશે આમ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે આવી વ્યક્તિ ખૂબ વાતો કરે છે પરંતુ કેટલાક ચોક્કસ પ્રકારના કાર્યો માટે આવી વ્યક્તિઓ ખૂબ મહત્ત્વની હોય છે ઉદાહરણ તરીકે જે લોકો સેઈલ્સ પર્સન એટલે કે સેઈલ્સ વુમન કે સેઈલ્સમેન છે તેમને જો આ પ્રકારનું કાર્ય કરવાનું સોંપવામાં આવે તો તેઓ તે ખૂબ સારી રીતે કરી શકે તેઓ ગ્રાહકને મળે તે ક્ષણથી જ તેઓ તેમની સાથે એ રીતે વાત કરે છે કે તેઓ તેમને ચીજવસ્તુઓ દેખાડી શકે તે માટે સંમત કરી શકે અને કેટલીક ચીજવસ્તુઓને ખરીદવા માટે પણ સંમત કરી શકે આમ આવા પ્રકારના લોકો પણ ચોક્કસ પ્રકારના કાર્યો માટે ખૂબ મહત્ત્વના હોય છે પરંતુ તે જ સમયે આવા લોકો અન્યો માટે સમસ્યા ખડી કરે છે જ્યારે સમયનો અભાવ હોય અથવા લોકો વધુ સાંભળવા માટે રસ ધરાવતા ન હોય પરંતુ તેઓ પોતાની વાતો કર્યે રાખે છે આમ પહેલા પ્રકારના નોબલ પ્રત્યાયનકર્તાની જેમ આ બીજો પ્રકાર સોક્રેટિક પ્રત્યાયનકર્તામાં પણ કેટલીક ખૂબીઓ અને મર્યાદાઓ રહેલી હોય છે તો પહેલાં તો ખૂબીઓ શી છે આલંકારિક આભિજાત્ય એટલે આલંકારિતા એટલે તેઓ કથનની કલામાં ખૂબ સારા છે તેઓ અન્યોને સંમત કરવા માટે ખૂબ સારી ભાષા શબ્દો વાક્યોનો ઉપયોગ કરી શકે છે તેઓ અન્યોને સંમત કરાવી શકે છે અને તેઓ બાબતોનું વિશ્લેષણ કરી શકે છે તેઓ ખૂબ જ સાંગોપાંગ હોય છે તેઓ ઘણી બધી વિગતો આપી શકે છે તેમની ઘણી બધી માહિતીને કારણે તેઓ વિશ્વસનીયતા મેળવે છે અને બાબતોનું દ્રષ્ટાન્ત આપવા માટે તેમની પાસે ઘણા સારા વિચારો હોય છે હું કેટલાક સાદા ઉદાહરણો આપી શકું જેમકે જો સંજોગવશાત્ તમે આવા લોકોને મળો અને તેમને માત્ર એટલું પૂછો કે હું કોઇ ચોક્કસ સ્થળે કેવી રીતે જઈ શકું તો તેઓ માત્ર તમને તે સ્થળ વિશે જ નહિ સમજાવે પણ તેઓને તમારું નામ તમે ક્યાંથી આવો છો તમે શા માટે આવ્યા છો વગેરે પૂછવાનું પણ ગમશે અને તેઓ બિનજરૂરી વાતો કરશે જે કદાચ તમને ના ગમે આમ તમે જાણો છો તેમ તેમની પાસે બાબતો માટે ઘણા સારા વિચારો દ્રષ્ટાન્તો ઉદાહરણો સમજૂતિ વિસ્તૃતીકરણ હોય છે તેમના આવા પ્રકારના વર્તનને કારણે આવા પ્રકારના પ્રત્યાયનકર્તાઓની આ કેટલીક મર્યાદાઓ હોય છે આલંકારિક જડતા એટલે કે તેઓ ખૂબ જ જડ હોય છે તેઓ સારા શ્રોતા હોતા નથી એટલે કે દરેક વખતે તેઓ કથન કરવાનો જ પ્રયત્ન કર્યે રાખે છે જો કોઇ ખલેલ પહોંચાડે તો તેઓને તે ગમતું નથી અન્ય લોકોએ આવા લોકોને ખલેલ પહોંચાડવી જોઇએ નહિ કારણ કે તેઓ વિચારે છે કે તેઓ જે કંઈ કહી રહ્યા છે તે જ આખરી છે તે સારું છે અને દરેક તેમને સાંભળે તે અપેક્ષિત છે અને શબ્દાળુતા મેં અગાઉ સમજાવેલું છે કે તેઓ ખૂબ બોલકા વાચાળ હોય છે એટલે કે વખતોવખત તેઓ અભિમાની બની જાય છે કારણ કે જો કોઇ તેમને ખલેલ પહોંચાડે અને કહે કે શા માટે તેઓ પુનરાવર્તન કરી રહ્યા છે અથવા ખૂબ વધુ પડતો સમય લઇ રહ્યા છે તો તેમને તે નહિ ગમે અને તેઓ પ્રતિક્રિયા આપશે અને કેટલીક વાર તેઓ ઉદ્ધત પણ થઈ જાય છે અને ગૂઢવાદ એટલે કે તેમને એવું લાગે છે કે તેઓ જે કંઈ કહી રહ્યા છે તે અધિકૃતતાપૂર્વક કહી રહ્યા છે જે કદાચ અન્યોને ના પણ ગમે આમ આવા પ્રકારના લોકોની આ મર્યાદાઓ છે ત્રીજા પ્રકારના પ્રત્યાયનકર્તા કે જેને રિફ્લેક્ટિવ કોમ્યુનિકેટર કહેવામાં આવે છે તેના પર આવીએ તો આ રિફ્લેક્ટિવ કોમ્યુનિકેશન પ્રિમાઇસ છે રિફ્લેક્ટિવ માને છે કે પ્રત્યાયનનો પ્રાથમિક હેતુ વ્યક્તિગત સંબંધોને જાળવવાનો કે તેને પ્રગાઢ બનાવવાનો છે માહિતીનું સચોટ સંચરણ અભિવ્યક્તિ અથવા અભિપ્રાયો અને મૂર્ત પરિણામો પ્રત્યાયન પ્રસંગે ગૌણ ભૂમિકા ભજવે છે આમ રિફ્લેક્ટિવ પ્રત્યાયનકર્તા એ મૂળભૂત રીતે એવી વ્યક્તિઓ છે જેઓ ખૂબ વિનયી વિનમ્ર ખૂબ અધીન હોય છે અને તેઓ લોકો સાથે આંતરક્રિયા કરતાં પહેલાં કેટલીક વાર વિચાર કરે છે તેઓ માટે પ્રત્યાયનનો પ્રાથમિક હેતુ સંબંધોની જાળવણી અને પ્રગાઢતા છે તેઓ હંમેશા વિચારે છે કે તેમણે એવું કંઈ નહિ બોલવું જોઈએ જે અન્યો માટે બિનજરૂરી સમસ્યા સર્જે અથવા અન્યોને ક્રોધ આવે અન્યો ચિડાઈ જાય કે અન્યોને ખરાબ અનુભવાય આમ આ એવા લોકો છે જે હંમેશાં સચેત રહે છે અને હંમેશા વિચારે છે કે આપણે કોઈ સમસ્યા નહિ સર્જવી જોઈએ આપણા પ્રત્યાયનલક્ષી વર્તનથી સંબંધોમાં કોઈ સમસ્યા નહિ સર્જાવી જોઈએ કારણ કે આવા લોકો ખૂબ સંવેદનશીલ હોય છે અને તેઓ ખૂબ સારા શ્રોતા હોય છે હકીકતે જ્યારે કોઈ વ્યક્તિ તેની સાથે આંતરક્રિયા કરે છે તેઓ માત્ર ધીરજપૂર્વક શ્રવણ જ નહિ કરે પરંતુ તેઓ કોઇ ઉકેલ આપવાનો પણ પ્રયત્ન કરશે તેઓ સમસ્યામાંથી ઉગરવાનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરશે જે કંઈ શક્ય હોય તે રીતે મદદ કરવાનો પ્રયત્ન કરશે આમ આ લોકો ખૂબ સંવેદનશીલ હોય છે અને ખૂબ ધીરજ ધરાવતા ખૂબ સારા શ્રોતા હોય છે અને તેઓ વિચારે છે કે જીવનની સૌથી વધુ અગત્યની બાબત તે સંબંધોની જાળવણી છે કારણ કે આ એકદમ સરળ છે સંબંધો બાંધવા કે તોડવા તે મહદ્ અંશે આપણા પ્રત્યાયનલક્ષી વર્તન પર આધાર રાખે છે સંબંધ બાંધવામાં કેટલાક મહિનાઓ કેટલાક વર્ષો લાગે છે પરંતુ સંબંધ તોડવામાં એક કે બે શબ્દો જ કારણરૂપ હોય છે આમ આવા પ્રકારના પ્રત્યાયનકર્તા પોતાના પ્રત્યાયનલક્ષી વર્તન પ્રત્યે ખૂબ સચેત હોય છે હવે અગાઉની બે પ્રત્યાયન શૈલીઓની જેમ આવા પ્રકારના લોકોમાં પણ કેટલીક ખૂબીઓ અને મર્યાદાઓ રહેલી હોય છે તો પહેલાં હું માત્ર ખૂબીઓ સમજાવું ચોક્કસાઈ એટલે કે તેઓ ખૂબ ચોક્કસ હોય છે કારણ કે તેઓ ખૂબ સારા શ્રોતા હોય છે આથી તેઓ દરેક બાબતનું ચોક્સાઇથી શ્રવણ કરશે તેમની પાસે જે કોઈ માહિતી હોય તેમાં તેઓ ખૂબ જ ચોક્કસ હોય છે તેઓ શ્રવણ કરવા માટે ધીરજ ધરાવે છે લોકોને મદદ કરવા માટે આગળ આવવા માટે તેઓ સહાયતા કરે છે તેઓ મુદ્દાઓ પ્રત્યે સમસ્યાઓ પ્રત્યે તેની ચર્ચા અને સુલેહ માટે એકદમ ખુલ્લાં હોય છે આવા પ્રકારના લોકો સુલેહ કરે છે એટલે ધારો કે તેમને અન્યો સાથે કે સહકર્મીઓ સાથે કોઈ કડવો અનુભવ કે સમસ્યા થઈ હોય તો તેઓ માફ કરી દેશે અને ભૂલી જશે એવું નથી કે તેઓ આ મુદ્દાને કે ઘટનાને હંમેશ માટે યાદ કર્યા કરશે આમ તેઓ સુલેહ કરે છે સમાનુભૂતિ આવા લોકો અન્યો પ્રત્યે ખૂબ સમાનુભૂતિ ધરાવે છે સહાનુભૂતિ અને સમાનુભૂતિ વચ્ચે ભેદ રહેલો છે સમાનુભૂતિ એટલે પોતાની જાતને એક ખાસ પરિસ્થિતિમાં મૂકવી અને મુદ્દાઓને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવો જો કોઈ મુદ્દો કોઈ સમસ્યા હોય તો તેમને જ્યારે અને જેમ યોગ્ય જણાય તેમ હંમેશા ઉકેલ શોધવાનો મદદ કરવાનો સહાયતા કરવાનો સૂચનો કરવાનો પ્રયાસ કરે છે આમ કોઈ પણ કહી શકે કે આવા લોકો આ પરિસ્થિતિમાં ખૂબ સારા હોય છે પરંતુ તમે જાણો છો તેમ આપણે માનવ છીએ આથી આ ગુણો તમામ સંદર્ભમાં હંમેશાં સારા હોતા નથી આમ આ લોકોમાં પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે આમ આ કેટલીક મર્યાદાઓ છે નિષ્ક્રિયતા આ લોકો ખૂબ સક્રિય હોતા નથી મીટીંગ કે ચર્ચા દરમિયાન આ લોકો શ્રવણ કરશે પરંતુ પ્રતિક્રિયા આપશે નહિ આમ તેઓ કશું કથન કર્યા વગર અપ્રવ્રુત્ત બેસી રહે છે કારણ કે દરેક વખતે તેઓ એવું વિચારે છે કે કદાચ કેટલાક લોકોને તે નહિ ગમે અને જો તેઓ પ્રતિક્રિયા આપે તો અન્ય ક્રોધિત થશે અથવા તેમને અસંતોષ થશે આથી હંમેશા તેઓ શું કહેવું અને શું ના કહેવું તેની કેટલીક દ્વિધામાં રહે છે આવા વર્તનને કારણે તેઓ હંમેશા પીડિત રહે છે કારણ કે તેઓ જે કંઈ કહી રહ્યા હોય છે તેને અન્યો મહત્ત્વ આપતા નથી અને તેમને ગમે તેવો નિર્ણય લઇ લે છે આમ તેઓ ભોગ બને છે પીડિત બને છે તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમની અનિર્ણાયકતા એટલે તેઓ નિર્ણય લેવા સક્ષમ હોતા નથી અને પરિણામે તેઓ અવિશ્વસનીય બને છે કારણ કે લોકો માને છે કે આવા પ્રકારના લોકો કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ નથી આથી તેના માટેનો યશ પણ મેળવતા નથી આમ મેં ત્રણ પ્રકારની પ્રત્યાયન શૈલીઓ સમજાવેલી છે નોબલ કે જેઓ એકદમ પ્રત્યક્ષ અને સ્પષ્ટવક્તા હોય છે બીજા સોક્રેટિક કે જેઓ ખૂબ વાચાળ હોય છે અને તેઓ વાતો કરવાનું ચાહે છે અને તેઓ અન્યોને સંમત કરવાનો પ્રયાસ કરે છે અને ત્રીજી તે રિફ્લેક્ટિવ પ્રત્યાયન શૈલી કે જેનો અર્થ થાય છે તેઓ ખૂબ જ વિનયી આજ્ઞાંકિત અને અધીન હોય છે આમ સારાંશ તરીકે સજ્જન તરીકે જન્મવું તે અકસ્માત છે પરંતુ સજ્જન તરીકે મૃત્યુ પામવું તે સિદ્ધિ છે સજ્જન સફળ વક્તા સારા શિક્ષક કે સારા પતિ કે પત્ની પિતા કે પુત્ર બનવા માટે એવું માનવામાં આવે છે કે વ્યક્તિએ પ્રભાવક પ્રત્યાયનની કલા અને વિજ્ઞાનને શીખવું જ પડે આનાથી વ્યક્તિઓને માત્ર સારા સંબંધો ધરાવવા માટે જ નહિ પરંતુ સાર્થક અને સફળ જીવન જીવવા માટે મદદ મળી રહેશે આથી મિત્રો જીવન સાર્થક બનવું જોઈએ અલબત્ત જીવનને સાર્થક બનાવવા માટે સફળતા ખૂબ ખૂબ મહત્ત્વની છે એ ખૂબ ખૂબ મહત્ત્વનું છે કે આપણે સમજવાનો પ્રયાસ કરીએ આપણી ખાસ શૈલીથી આપણા પ્રત્યાયનલક્ષી વર્તનમાં આપણે થોડા સાવધ અને સચેત રહેવું જોઈએ જો આપણે અન્યોની શૈલીઓને સમજી શકીએ છીએ અને આપણે આપણી શૈલીનું સમાયોજન કરી શકીએ છીએ તો આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું ઉદાહરણ તરીકે જો પ્રત્યાયનલક્ષી વર્તન પરથી આપણે સમજીએ કે વ્યક્તિ નોબલ પ્રકારના પ્રત્યાયનકર્તા છે તો આપણે પણ તે પ્રકારે વર્તવું જોઈએ અને જો વ્યક્તિ સોક્રિટિક એટલે કે ખૂબ જ વાચાળ છે તો આપણે તેને સાંભળવાની ધીરજ ધરવી જોઈએ અને જો વ્યક્તિ રિફ્લેક્ટિવ પ્રકારના પ્રત્યાયનકર્તા છે તો આપણે તે પ્રકારનું વર્તન કરીએ છીએ તો આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું કારણ કે તે આવર્તન સાથે બંધ બેસે છે અને એકમેકને સમજવા વધુ સારું રહેશે કારણ કે પ્રત્યાયનનો સમગ્ર હેતુ જ તે છે કે આપણે પ્રત્યાયનને પ્રભાવક બનાવીને આપણું કામ કેવી રીતે પાર પાડી શકાય તેથી આપણે એક પ્રકારની પ્રયુક્તિ કેળવવાની છે તમામ પ્રકારની પ્રત્યાયન શૈલીઓ ખૂબ સારી છે માત્ર આપણે સમજવાનું છે કે ઉચિત સંદર્ભ અને પરિસ્થિતિમાં કઈ શૈલી શ્રેષ્ઠ રહેશે અને તમે જો તે પ્રમાણે વર્તન કરો છો તો કદાચ આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું અને અન્યો સાથેનું આપણું પ્રત્યાયન વધુ પ્રભાવક બનશે તો આ સાથે હું પ્રત્યાયન શૈલી પરનું વ્યાખ્યાન સમાપ્ત કરું છું